તેથી હવે પાછા આવો અમે વસ્તુઓને બરાબર સમજી રહ્યા છીએ અને આ બધા મુદ્દાઓને વિચારી રહ્યા છીએ હું તમારા માટે ઘણી સમસ્યાઓ હલ કરું છું તે તમને તે સમજવામાં ખૂબ મદદ કરશે કે આ બધી વસ્તુઓ જે પણ છે તે ત્યાં છે અને આગળ આ દ્વારા આપવામાં આવેલ વોલ્ટેજ પલ્સ લેશે તેથી તે આપવામાં આવે છે કે vt 0 જ્યાં t એ 0 કરતાં ઓછી છે અને જ્યારે vt 2 t જે 0 થી 2 સેકંડ વચ્ચેના સમય સાથેના સંબંધો સાથે સંકળાયેલું રહેશે અને તમારી બીજી વસ્તુ આપવામાં આવે છે કે vt 4 e ની પાવર t 2 જ્યારે t એ 2 કરતા વધારે હોય જ્યારે અન્ય 2 થી ઓછું હોય ત્યારે આ ઉપયોગી છે તેથી આ રીતે અહીં 10 માઈક્રોફેરાડે કેપેસિટર પર લાગુ પડે છે મારો મતલબ છે કે આ સમયગાળા માટે આ પ્રકારના વોલ્ટેજ 10 માઈક્રોફેરાડે કેપેસિટર પર લાગુ થયા છે તે કેપેસિટર દ્વારા વોલ્ટેજ ની આજુબાજુ અને કરંટ ને દોરે છે આનો અર્થ એ કે કેપેસિટર માંથી કરંટ પસાર થતાની સાથે જ કેપેસિટર પર વોલ્ટેજ સ્કેચ કરવા માટે સ્લાઇડ પર જાઓ સ્કેચમાં આ સ્લાઈડમાં સમય છે હવે આ વોલ્ટેજ આપવામાં આવ્યું છે તેથી આ વોલ્ટેજ સ્લાઇડ સમય 0 થી અનંત સુધી સ્લાઈડ સમયનો સ્કેચ સરળતાથી સ્કેચ કરે છે કારણ કે 2 કરતા વધારે t તેનો અર્થ એ કે અહીં 0 અને 2 ની વચ્ચે અહીં 2 0 2 થી 2 જેટલું સમય કહો અને પછી 0 થી 2 માટે આ એક્ષ્પોનેન્શીયલ રીતે અનંત ને પ્રાપ્ત કરે છે તેથી પ્રથમ હું તેને સમજાવું એટલે કે 10 માઈક્રોફેરાડે કેપેસિટર C મૂલ્ય 10 માઈક્રોફેરાડે આપવામાં આવે છે હવે i C dvdt તેથી t એ 0 કરતા ઓછા માટે છે તેથી તે આપવામાં આવે છે vt એ 0 કરતા ઓછી t માટે તે પલ્સ છે તેથી i 0 છે હવે હવે પછીનું એક તે છે કે 0 અને 2 ની વચ્ચે C છે 10 10 ની પાવર 6 માઈક્રોફેરાડે તે આપવામાં આવે છે અને તે તમારી vt છે કે તમારી vt 2 t તેનો અર્થ એ કે dvt ભાગ્યા dt 2 અને તે 2 અહીં છે કે 2 અહીં છે કે C dv dt તે 2 છે તેથી તેનો અર્થ છે અને C ખરેખર 10 માઈક્રોફેરાડે છે તેથી 10 10 પાવર માટે 6 ફેરાડે જો સ્લાઈડ સમય આ 20 માઇક્રો હશે જે તમારા અંતરાલ 0 અને 2 ની વચ્ચેનો બધો સમયગાળો કાઢે છે અને હવે પછી એક મને તે જ રીતે સ્પષ્ટ કરવા દો તે જ રીતે dv dt સ્લાઇડ સમય જે ફક્ત આ 1 મિનિટનું વિકલન કરે છે આને vt આપવામાં આવે છે આ અભિવ્યક્તિને 4 e ની પાવર t સ્લાઈડ સમય આપવામાં આવે છે જે એક વિકલન છે તેથી જો સ્લાઈડ સમય એ આનો વિકલન લે છે તો તે બનશે 4 e ની પાવર t 2 અને C 10 10 પાવર માટે છે 6 તેથી અને 40 ની પાવર માટે t 2 માઇક્રોએમ્પીયર t એ 2 કરતા વધારે છે તેથી આ સ્લાઈડ સમય આપવામાં આવે છે ફક્ત વિકલન લો હવે સવાલ એ છે કે વોલ્ટેજ પ્લોટ આ તમારા બરાબર સમય v 2 t ની વચ્ચેનું છે ફક્ત એક મિનિટમાં મને થોડુંક ઉપર ખસેડવા દો તેથી જો આ થોડું ઉપર કરો તેથી અહીં આ મારી vt છે ખરેખર તે 2 હશે 2 અહીં ક્યાંક હશે તેથી તે vt 2 t છે અને પછી એક તમારું બધુ સમયક છે અને 2 થી આ 0 અને 2 ની વચ્ચે છે અને જ્યારે 2 કરતાં વધારે t તમારા vt tને આ આપવામાં આવ્યું હતું 4 ની પાવર t 2 આ આપવામાં આવ્યું હતું અને આ છે તમારી તે vt નો પ્લોટ જે પ્રથમ સમસ્યામાં આપવામાં આવે છે તો આ vt નું છે આ t સેકંડ છે તેથી આ vt છે અને તે જ રીતે સ્લાઇડ સમય પ્લોટ તે તમારા માટે 0 થી ઓછું છે નહીં તો 0 થી 2 વચ્ચે છે તે 20 તમારા માઇક્રોએમ્પીયર નું હોય છે અને જો તે t એ 2 કરતા વધારે હોય તો 2 કરતા વધારે હોય છે તેથી તે છે 40 ની પાવર t 2 હવે જ્યારે t 2 માની લો જ્યારે t 2 સેકંડ પછી આ તમારું it બરાબર 2 છે તે 40 હશે કારણ કે e ની પાવર 0 તે બનશે જ્યારે સ્લાઈડ સમય 2 તે t 2 પર 40 માઇક્રોએમ્પીયર છે તેથી તેનો અર્થ એ કે પ્રથમ એક સલાઇડ સમય કે 20 માઇક્રોએમ્પીયર તે મૂળરૂપે અચળ છે તેથી 0 થી 2 ની વચ્ચે મને થોડુંક ઉપર ખસેડવા દો તેથી આ તમારું 0 થી 2 છે જે તમારું 20 માઇક્રોએમ્પીયર છે હવે પ્લોટ પૂર્ણ થયો નથી આ તમારો છે 10 20 પછી 30 તો તે ક્યાંક હશે 40 અને તે L થી શરૂ થશે 40 ક્યાંક અને પછી તે આ રીતે જશે તેથી આ તે કરંટ સમયગાળો છે તેથી આ સમીકરણમાંથી આ સમીકરણમાંથી આ સમીકરણમાંથી આ પ્લોટ છે તેથી આ સમય ને સમજી શકશો આગળ એક શ્રેણી અને સમાંતર કેપેસિટર છે તેથી આકૃતિ 11 બતાવે છે n કેપેસિટર ની સંખ્યા શ્રેણીમાં જોડાયેલ છે ધારો કે આ આંકડાકીય સમયમર્યાદા સમયસૂચિ n કેપેસિટર ની સંખ્યા અને દરેક કેપેસિટર ની અંદર વોલ્ટેજ એ v1 v2 v3 છે જે કેટલાક kth કેપેસિટર ની વચ્ચે પણ છે મારો મતલબ છે કે કેટલાક સ્લાઈડ v1 v2 v3 આના જેવા ક્યાંક કેટલાક કેટલાક kth કેપેસિટર પણ ત્યાં છે અને વોલ્ટેજ બેરિંગ vk તો અને n એ છેલ્લું છે મારો મતલબ કે તે 1 2 તમારા પછી 3 kth કેપેસિટર પછી nth છે તેથી ક્યાંક kth કેપેસિટર છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ બધા કેપેસિટર શ્રેણીમાં છે તેથી હવે અને કુલ વોલ્ટેજ ત્યાં v છે તેથી ત્યાં એક વસ્તુ છે તે મને તમારા માટે લખવા દો આ માટે એક વસ્તુ ત્યાં છે કે તમારી v v1 v2 vk આ તમારું બધુ સમય છે કે વોલ્ટેજ v એ સપ્લાય વોલ્ટેજ v છે હવે હું તેને સમજાવું તેથી હવે જો અહીં સ્લાઈડ સમય બનાવવું કે અહીં એક બરાબર સમય છે કે આ બધું સમકક્ષ સર્કિટ છે તેથી આ કેપેસિટર પર જે કંઇ વોલ્ટેજ લાગુ પડે છે તે કહેવાશે કે તે Ceq છે અને બધા અને આ બધા વોલ્ટેજ આ બધા વોલ્ટેજ v છે તેથી નજીકના કુદરતી રીતે ફક્ત કરંટ વહેતા રહેવું એ કુદરતી રીતે વોલ્ટેજ છે આમાં પણ v હશે અને આ કેપેસિટર Ceq સમકક્ષ સર્કિટ છે તો ચાલો હું તેને સમજાવું તો આ શ્રેણી કેપેસિટર ની શ્રેણી જોડાણર સમકક્ષ સર્કિટ છે આ સમકક્ષ સર્કિટ છે અને આ Ceq છે તો v it સમય v1 v2 up to vn હવે kth કેપેસિટર માટે વોલ્ટેજ v 1 c t0 થી t ખબર છે તે dt ને ખબર છે કે અગાઉ આનો અભ્યાસ કર્યો છે તેથી આ લખાણ kth કેપેસિટર vk ને બદલે છે અને kth કેપેસિટર નું મૂલ્ય Ck 1Ck સમય છે t0 થી t તે t it dt vk t0 છે આ કેપેસિટર ની આ વોલ્ટેજ માં કેપેસિટર ની આજુબાજુ વોલ્ટેજ 0 હતી તેથી તેથી જ vk અનંત 0 માત્ર vk t 0 અહીં રાખવામાં આવ્યું છે તો આ સમીકરણ 13 છે તેથી આ vk માટે છે તેનો અર્થ એ કે v1 1C1 t0 થી t i તે બરાબર સમયકાળ dt v1 t0 તેવી જ રીતે v2 1C2 પછી t 0 તમારી it0 to t it પછી v2 t0 આ જેમ કે બધા કેપેસિટર શ્રેણીમાં છે તેથી ચાલો હું તેને સમજાવું v 1 C1 t0 લખી શકું t it dt v1 t0 આ કેપેસિટર 1 માટે છે તે જ રીતે કેપેસિટર 2 માટે તે 1C2 t0 થી t તે t it dt v2 છે તેથી તેવી જ રીતે n મી કેપેસિટર માટે 1CN t0 t it dt t n t0 હવેનો સમયગાળો એક શરતોનો સમય છે સમય 1 C 1 બધા તેના માટે t0 to it dt છે તેથી 1C1 1C2 up to 1CN t0 થી t it dt v1 t0 v2 t0 એ vn t0 છે તમે સ્લાઈડ સમય ને લખી શકો છો 1Ceq તેનો અર્થ એ કે Ceq સમકક્ષ t0 to t it dt vt0 આ સમીકરણ 14 છે હવે vt0 v1 t0 v2 t0 vn જે કંઈ છે ત્યાં સર્કિટ આ જેવું છે આ સર્કિટ છે t t 0 પર પ્રારંભિક તે v1 t0 v2 t0 v1 t0 અને તેનો અર્થ એ કે અહીં vt 0 v 1 t 0 v 2 t 0 હશે તેથી અહીં જે તમારી vt0 આ બધી બાબતો છે તેથી જો સ્લાઈડ સમય આ સમીકરણ સાથે આ સમીકરણ 14 સાથે સરખામણી કરો તેનો અર્થ એ કે 1Ceq 1C1 1C2 up to 1CN જે રેસીપ્રોકલ નો સરવાળો છે તે સમાંતર અવરોધ જેવું કંઈક છે તેથી તે જ વસ્તુ પરંતુ કેપેસિટર જ્યારે શ્રેણીમાં હશે ત્યારે તેની ગણતરી એ સમાંતર અવરોધ ના સમકક્ષ જેટલી હશે તે સમાંતર અવરોધને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે કેપેસિટર નું શ્રેણી જોડાણ તે એકદમ વિરુદ્ધ છે સમાંતર અવરોધને અહીં સ્લાઈડમાં ગાણિતિક રૂપે દર્શાવી છે તેથી તે શ્રેણીબદ્ધ કેપેસિટર માટે સમકક્ષ સર્કિટ આપે છે નોંધ લો કે શ્રેણીમાંના કેપેસિટર્સ સમાન રીતે અવરોધની સાથે સમાન રીતે ભેગા થાય છે કેપેસિટર માટે સમાંતર સમાન અવરોધ જ્યારે તે શ્રેણીમાં હોય ત્યારે તે જ રીતે પાછા આવી શકે છે તેનો અર્થ એ કે અહીં કેપેસિટર બરાબર સ્લાઇડ સમય કેપેસિટર C1 C2 C3 પછી CN અને આ કેપેસિટર Cequivalent છે તેથી 1Ceq જ્યારે કેપેસિટર શ્રેણીમાં હોય છે ત્યારે તે 1C1 1C2 1C3 1CN છે મારો મતલબ એ છે કે તે સમાન ગણતરી છે સમાંતર રીતે સ્લાઈડ ની ગણતરી કરે છે કેપેસિટર જ્યારે શ્રેણીમાં હોય ત્યારે તે ગણતરી પણ અલગ કરે છે તો આ છે અને આ કેપેસિટર તમારા Ceq અને 1 Ceq આ છે તો ચાલો હું તેને સમજાવું તેથી તે બનાવવામાં આવ્યું છે તેથી તેમાંથી જો સ્લાઇડ સમય C1 C2 C3 અને સ્લાઈડ સમય Ceq ની ગણતરી કરો તેથી આ બીજું R શ્રેણી જોડાણ છે હવે જો કેપેસિટર્સ સમાંતર રીતે જોડાણ થયેલ છે તે સમાંતર સાથે જોડાયેલ હોય ત્યારે તે આની બરાબર હશે જ્યારે શ્રેણીમાં સમયની ગણતરી એ અવરોધની જેમ જ હશે આ કિસ્સામાં કરંટ સ્રોત લેવામાં આવે છે અને ફક્ત વિશ્લેષણ માટે અને C1 C2 થી CN કેપેસિટર સમાંતર અને વોલ્ટેજ vમાં હોય છે તેથી તે બધા જ સમાંતર છે તેથી વોલ્ટ C1 C2 C3 સમય પર આ વોલ્ટેજ v આપવામાં આવે છે કારણ કે બધા સમાંતર છે તેથી એનો અર્થ એ કે વોલ્ટેજ સમાન રહે છે અને આ છે Ceq સમાન સમાંતર જોડાણ તેથી ગાણિતિક રીતે માટે સ્લાઈડ સમય i આ કરંટ i i i1 i2 થી iN છે તેથી આ કરંટ i i1 i2 i3 up to iN અને i1 C1 dvdt સુધી છે કારણ કે C2 કારણ કે સમાંતરમાં વોલ્ટેજ ઓછા છે તેથી વોલ્ટેજ v સમાન હશે કારણ કે તમામ કેપેસિટર છે તેથી તેથી જ તે C1 dvdt C2 dvdt થી CN dvdt સ્લાઇડ સમય સુધી રહેશે હું CN dvdt or i Ceq dvdt સુધી C1 C2 લખી શકું છું તેનો અર્થ Ceq C1 C2 સુધી તેનો સરવાળો તેનો અર્થ એ કે જ્યારે અવરોધ શ્રેણીમાં હોય ત્યારે r 1 r 2 નો સરવાળો કરવામાં આવે છે જ્યારે કેપેસિટર સમાંતર હોય ત્યારે તેમનું મૂલ્ય તેનો સરવાળો આપવામાં આવશે ફક્ત સમય તે રીતે છે જ્યારે કેપેસિટર ના કિસ્સામાં શ્રેણીમાં અવરોધ એ સમયનો સરવાળો કરે છે ત્યારે તેને ઉમેરવા માટે સમાંતર સ્લાઈડમાં સમયનો સરવાળો હોય છે તો નોંધ લો કે શ્રેણીમાં અવરોધની જેમ સમાન રીતે સમાંતરમાં કેપેસિટર નો સરવાળો છે તેથી અહીં અને આ અહીં છે બરાબર સમય આ સમકક્ષ સર્કિટ છે અને Ceq C1 C2 C3 up to CN તેથી જો સ્લાઈડ સમય આ ઉદાહરણને સમકક્ષ કેપેસિટર લોડ શોધવા માટે સર્કિટ સાઇડ સમયના ટર્મિનલ્સ 1 અને 2 ની વચ્ચે જોવામાં આવેલ વચ્ચેના સમાન કેપેસીટન્સ ને શોધે છે અહીં 5 માઈક્રોફેરાડે અને 20 માઈક્રોફેરાડે શ્રેણીમાં છે તે સર્કિટ માં જો સ્લાઈડ સમય તેનો અર્થ એ કે જ્યારે અવરોધ સમાંતર હોય ત્યારે તે સ્લાઈડ સમયની જેમ જોડવા માટે છે તેથી તે સમકક્ષ હશે 5 20 ને 5 20 દ્વારા વિભાજિત કરવામાં આવશે કારણ કે આ 2 શ્રેણીના માઈક્રોફેરાડે માં છે તેથી તે મૂળરૂપે તમારું હશે તે તમારા 25 અને 100 છે તેથી તે 4 માઈક્રોફેરાડે બનશે તેથી સમકક્ષ 4 માઈક્રોફેરાડે હશે તેથી શું થશે કે તેમનું સમકક્ષ 4 માઈક્રોફેરાડે છે એનો અર્થ એ કે આ 4 માઈક્રોફેરાડે પછી 6 માઈક્રોફેરાડે અને 20 માઈક્રોફેરાડે સમાંતર સમાંતરનો અર્થ ફક્ત તેનો સરવાળો છે તેથી આ 4 માઈક્રોફેરાડે ની સમકક્ષ તેથી તેના સમાંતર એટલે કે તે સંયોજન છે તેથી તે 4 6 20 માઈક્રોફેરાડે છે જે તમારો 30 માઈક્રોફેરાડે છે અને જો તેને ફક્ત સમયનો સરવાળો કરો તો આ આના જેવું હશે તેથી અને તે સાથે આ 60 અને 30 ફરીથી અહીં છે જે તમારા સમયના સમયગાળા માટેનું વર્ક સાઇડ સમય શ્રેણીમાં છે તેથી તે સમયે સમાંતર સંયોજન ની જેમ જાઓ તેથી આ 30 માઈક્રોફેરાડે હશે અને ફરીથી 60 અને 30 જો સ્લાઈડ સમય તેને ઉમેરશે કારણ કે તે સમાંતર છે તેથી તેઓ શ્રેણીમાં છે તેથી તે સમયે તે 60 30 ભાગ્યા 60 30 થશે જે 90 છે એનો અર્થ એ કે તે તમારું 20 માઈક્રોફેરાડે સમકક્ષ હશે 20 માઈક્રોફેરાડે કે Ceq હશે તે જવાબ હશે તેથી ત્યાં સમાધાન છે તેથી જો આ 20 અને 5 સમાંતર અને શ્રેણીમાં છે તો સ્લાઈડ સમય આ છે તેથી તે 4 માઈક્રોફેરાડે હશે હવે 4 માઈક્રોફેરાડે સમાંતર 6 માઈક્રોફેરાડે સાથે છે અને 20 માઈક્રોફેરાડે કેપેસિટર બધા અહીં લખાયેલા છે અને તેમનું સંયોજન 30 માઈક્રોફેરાડે સ્લાઇડ સમયનો સરવાળો કરવામાં આવશે હવે 30 માઈક્રોફેરાડે કેપેસિટર 60 માઈક્રોફેરાડે કેપેસિટર વાળી શ્રેણીમાં છે ફરીથી શ્રેણીમાં આવવા માટે સમયનો અર્થ એ કે તે કેપેસિટર માટે બનાવવા માટે સમાંતર તે જ રીતે શ્રેણીમાં સમક્ક્ષ છે તેથી 30 60 ભાગ્યા 30 60 તેથી 20 માઈક્રોફેરાડે છે આગળનું બીજું એક ઉદાહરણ છે તેથી આ તે જવાબ છે જેનું બીજું ઉદાહરણ આકૃતિ 14 માં બતાવેલ સર્કિટ માટે છે દરેક કેપેસિટર માં વોલ્ટેજ નક્કી કરે છે તેથી આ એક સર્કિટ છે 300 વોલ્ટ આપવામાં આવે છે આ v1 v2 છે આ વોલ્ટેજ v1 છે અને v 4બધા કેપેસિટર મૂલ્ય 20 માઈક્રોફેરાડે 30 માઈક્રોફેરાડે 40 માઈક્રોફેરાડે આપવામાં આવે છે અને ફરીથી તે આ લૂપ 20 માઈક્રોફેરાડે છે આ 20 અને 40 તેઓ સમાંતર છે તેથી જ્યારે તે 40 અને 20 માઈક્રોફેરાડે સમાંતર કેવી રીતે થશે તેથી સ્લાઈડ સમયએ તેમને 40 20 ઉપર સમય નો સરવાળો કર્યો તેથી 60 માઈક્રોફેરાડે મળે છે પછી 60 30 અને 20 શ્રેણીમાં છે પહેલા આ સમાંતર છે અને તેમને 40 20 60 માઈક્રોફેરાડે ઉપર સમયનો સરવાળો કરો અને પછી 60 અને 20 તેઓ શ્રેણીમાં છે એનો અર્થ એ કે સમાન સમય શોધવા માટે સ્લાઇડ સમયનો સરવાળો કરો તે Ceq એ 1C1 1C2 1C3 હશે જે એકની પાવર 1 કે જે સમયને 10 માઈક્રોફેરાડે આપે છે કારણ કે અહીં આ 2 સમાંતર છે તેથી તેમનું સમકક્ષ 40 20 60 માઈક્રોફેરાડે છે હવે 20 30 અને 60 સ્લાઈડ સમયગાળા તેઓ શ્રેણીમાં જે પણ સમય છે તેનો અર્થ એ કે 1Ceq say 120 130 your 160 તેનો અર્થ એ કે Ceq 120 આશા છે કે તે વાંચવા યોગ્ય છે સમય હું સર્કિટ પર દોરું છું 160 પાવર 1 ફક્ત આ જ કારણ કે 1 આપવામાં આવે છે તો ચાલો હું તેને સમજાવું તેથી તે તમારા સ્લાઈડ સમય 10 માઈક્રોફેરાડે ને સલાઇડ સમય છે હવે કુલ ચાર્જ q Ceq v છે કારણ કે આ Ceq છે અને કુલ ચાર્જ q એ Ceq v હશે vને 300 વોલ્ટ આપવામાં આવશે અને તે 10 માઈક્રોફેરાડે છે તેથી 10 10 નો પાવર 6 ફેરાડ 300 કુલોમ્બ તેથી 3 10 2 પાવર 3 કુલોમ્બ તે q કુલ ચાર્જ છે હવે આ ખરેખર તે હશે આ 20 માઈક્રોફેરાડે અને 30 માઈક્રોફેરાડે કેપેસિટર પરનો ચાર્જ છે કારણ કે તે 300 વોલ્ટેજ સ્રોત સાથે શ્રેણીમાં છે તેથી આ કુલ ચાર્જ q મને ફક્ત તે સમજાવું તેથી 20 માઈક્રોફેરાડે અને 30 માઈક્રોફેરાડે કેપેસિટર શ્રેણીમાં છે જો સ્લાઈડ સમય કે 20 અને 30 માઈક્રોફેરાડે કેપેસિટર શ્રેણીમાં છે ખરેખર જે કંઇ પણ મળ્યું છે તે મૂળભૂત રીતે સમકક્ષ કેપેસિટર નું છે જે કુલ ચાર્જ છે પરંતુ શ્રેણીમાં 20 અને 30 માઈક્રોફેરાડે કેપેસિટર સ્લાઇડ સમય તરીકે છે તેથી આ તે છે કે તમારું બરાબર સમય આ 20 પરનો ચાર્જ છે અને આ ખરેખર છે ત્યાં આ હશે તે આ ચાર્જ છે અને 20 માઈક્રોફેરાડે અને 30 માઈક્રોફેરાડે કેપેસિટર કારણ કે તેઓ શ્રેણીમાં છે 300 વોલ્ટ સ્રોત q cv તેથી v 1 એ qC1હશે તેથી q 1 સ્લાઇડ સમયને આ મળ્યું તેથી આ 150 વોલ્ટ છે અને v 2 એ qC2 હશે તેથી તે 100 વોલ્ટ હશે તેથી સ્લાઇડ સમયને v1 અને v2 મળ્યું જે અનુક્રમે 150 અને 100 વોલ્ટ છે ટોકન સરળતાથી v1 અને v4 સ્લાઇડ સમય K પણ KVL લાગુ કરી શકે છે તો નોંધ લો કે KVL તેથી હવે આ સમીકરણમાં સ્લાઈડ સમયપ્લાય KVL આ સર્કિટમાં સ્લાઈડ સમય સપ્લાય KVL લાગુ કરે છે આ સર્કિટમાં માફ કરશો જો સમય KVL અને ઘડિયાળની દિશામાં આગળ વધે છે તેથી તે v1 v2 v1 300 0 હશે તેનો અર્થ છે મારી v1 300 v1 v2 તે v1 v2 છે અને આ 2 કેપેસિટર સમાંતર છે તેનો અર્થ છે v1 v 4 કારણ કે આ vt 2 સમાંતર છે તેથી તે ગણતરી પર જાઓ જેથી તે 300 થશે તેથી અહીં 50 જેટલું સમય છે તે 50 વોલ્ટ 50 volt v1 an v1 C3 અને C 4 સમાંતર સમાન વોલ્ટેજ છે તેથી v1 v 4 50 વોલ્ટ તેથી આગળ t0 t 0 પહેલાં આકૃતિ 15 માં બતાવેલ સર્કિટ ધ્યાનમાં લેવામાં આવે છે કેપેસિટર C 1 નો વોલ્ટેજ v1 100 વોલ્ટ થી ચાર્જ કરવામાં આવે છે અને બીજા કેપેસિટર પર v2 0 જેટલો ચાર્જ હોતો નથી જે ચાર્જ થયેલ છે t 0 પર સ્વીચ ક્લોઝ થાય તે પહેલાં અને પછી બંને કેપેસિટર દ્વારા સંગ્રહિત કુલ ઉર્જાની ગણતરી કરે છે તેથી આ આકૃતિ છે જે કહે છે કે સ્વીચ ક્લોઝ કરતા પહેલા આ વોલ્ટેજ v 1 અહીં સમય 100 વોલ્ટ અને v 2 0 વોલ્ટ કેપેસિટર હતું આ એક ચાર્જ થયેલ છે પ્રથમ સ્વીચ ક્લોઝ કરતા પહેલા ગણતરી માટે સ્લાઇડ સમય એ કુલ ઉર્જા છે અને સ્વીચ ક્લોઝ કર્યા પછી કુલ શું છે અહીં કેટલીક રમુજી વસ્તુ જોઈશું તેથી સવાલ એ છે કે અગાઉનો સમય સ્લાઇડ સમય ક્યાંથી આ સમય કરે છે આ 1 માઈક્રોફેરાડે બંને 1 માઈક્રોફેરાડે છે પરંતુ અહીં v 1 એ સ્વીચ ક્લોઝ થાય તે પહેલાં વોલ્ટેજ આપવામાં આવે છે તે 100 વોલ્ટ છે પરંતુ અહીં v 2 0 તેથી આ એક માટે તે અડધો હશે C 1 v 1 2 જે પાવરનો અર્ધ 10 છે 6 100 2 કારણ કે v 1 એ 100 આપવામાં આવે છે અને અહીં તે 100 વોલ્ટ આપવામાં આવે છે કે v 1 અને અહીં તે 0 છે તેથી આ પકડી રાખો તેથી આ પહેલાં તમારી પ્રારંભિક સંગ્રહિત ઉર્જા અને સ્વીચ અડધા C 1 v 1 ક્લોઝ કરતા પહેલા 2 છે તેથી તે પાવર પર 5 10 આવી રહી છે 3 જૂલ અને બીજા કેસ વોલ્ટેજ v 2 હતો તેથી અર્ધ C2 v22 0 તેથી Cધા જ લખી રહ્યા છે 0 છે તેથી કુલ ઉર્જા w w 1 w 2 જે 5 10 ની પાવર છે 3 જુલ આ મૂલ્ય છે હવે અહીં વસ્તુ વોલ્ટેજ શોધવા માટે હવે સ્વીચ ક્લોઝ થયા પછી વોલ્ટેજ અને સંગ્રહિત ઉર્જા શોધવા માટે છે જ્યારે સ્વીચ ક્લોઝ થાય ત્યારે તેનો ઉપયોગ કરવો પડે ત્યારે ટોચની પ્લેટ પરનો કુલ ચાર્જ બદલી શકતો નથી તે હકીકતનો ઉપયોગ કરે છે હકીકતમાં આ સાચું છે કારણ કે ચાર્જ માટે સર્કિટના ઉપરના ભાગને છોડવા માટે કોઈ રસ્તો નથી તેથી જ્યારે સ્વીચ ક્લોઝ થાય ત્યારે ટોચની પ્લેટો પરનો કુલ ચાર્જ એ સમયને બદલી શકતું નથી તેથી હકીકતમાં આ સાચું છે કારણ કે સર્કિટના ઉપરના ભાગને છોડવા માટે ચાર્જ માટે કોઈ રસ્તો નથી હવે ટોચની પ્લેટ C 1 પર સંગ્રહિત ચાર્જ t 1 પહેલાં q 1 C1 v1 દ્વારા આપવામાં આવે છે જે C 1 એ 1 માઈક્રોફેરાડે છે તેથી 1 10 નો પાવર 6 100 એ 100 માઇક્રો કોલોમ્બ છે જે ટોચ પ્લેટો C 1 પર સંગ્રહિત ચાર્જ છે તેથી ચાલો હું તેને સમજાવું અને એ જ રીતે Q2 માટે C2 0 પર પ્રારંભિક ચાર્જ C2 ખરેખર 0 તેથી મારે C2 0 પ્રારંભિક ચાર્જ ન લખવો જોઈએ વધુ સારું I 0 લખીશ તેથી અન્યથા તે વિવિધ અર્થ વહન કરશે તેથી તેથી q 2 0 આમ સ્વીચ સમકક્ષ કેપેસીટન્સ પર ચાર્જ ક્લોઝ કર્યા પછી છે જ્યારે સ્વીચ સમકક્ષ કેપેસીટન્સ પરનો ચાર્જ ક્લોઝ થાય છે તે q 1 હશે તે q 1 q 2 હશે જે 100 માઇક્રો કૂલોમ્બ છે તેથી તેનો અર્થ એ છે કે તે 100 માઇક્રો કલોમ્બ છે હવે સ્વીચ ક્લોઝ થયા પછી પણ નોંધો કે કેપેસિટર સમાંતર છે એનો અર્થ એ કે જ્યારે પાછા સર્કિટ પર નજર નાખો કે જ્યારે સ્વીચ ક્લોઝ થાય છે ત્યારે સ્વીચ ક્લોઝ થાય છે જ્યારે સ્વીચ ક્લોઝ હોય ત્યારે આ C 1 અને C 2 સમાંતર હોય છે એનો અર્થ એ કે બંને સમાન છે તેનો અર્થ એ કે તે C 1 C 2 થશે એટલે કે તે 2 માઈક્રોફેરાડે બનશે કારણ કે સ્વીચ ક્લોઝ હોય ત્યારે બંને સમાંતર હોય છે તેથી આ કિસ્સામાં માફ કરશો મને તે સમજાવું તેથી અહીં તેથી આ કેપેસિટર સમાંતર છે સમકક્ષ કેપેસીટન્સ 2 માઈક્રોફેરાડે છે હવે સમકક્ષ કેપેસીટન્સ માંનો વોલ્ટેજ હવે v eq q eqCeq હશે તેથી v eq અને તે 100 માઇક્રો કલોમ્બ અને Ceq 2 તમારા માઈક્રોફેરાડે છે તેથી તે મૂળભૂત રીતે 100 ભાગ્યા 2 છે કારણ કે જો માઇક્રો કૂલોમ્બ છે અને તે માઈક્રોફેરાડે છે તેથી માઇક્રો 10 ની પાવર 6 ને રદ કરો તેથી તે 50 વોલ્ટ હશે હવે પ્રશ્ન અલબત્ત છે સ્વીચ ક્લોઝ થયા પછી v1 v2 v eq કારણ કે તે સમાંતર છે તેથી બંને વોલ્ટેજ સમાન હશે હવે ક્લોઝ સ્વીચ પર સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો હવે જેમ સ્વીચ ક્લોઝ w 1 અડધો C1 v eq 2 હશે તે પાવરનો અડધો 10 હશે 6 1 10 પાવર 6 50 2 તો 1 25 10 પાવર 3 તે જૂલ છે તેવી જ રીતે w 2 અડધા C2 v eq 2 એક 1 10 પાવર માટે 6 50 2 કે જે 1 25 10 નો પાવર છે જૂલ તેથી 3 જૂલ હવે w 1 w 2 ની કુલ ઉર્જા તે પાવર માટે 2 5 10 હતી 3 જૂલ તેનો અર્થ એ કે સ્વીચ ક્લોઝ થાય તે પહેલાં તે 5 10 પાવર 3 જૂલ હતું એટલે કે જ્યારે સ્વીચ સ્વીચ ક્લોઝ કરતા પહેલા હતો પરંતુ સ્વીચ ક્લોઝ કર્યા પછી તે પાવર પર 2 5 10 આવે છે 3 જ્યુલ્સ તેનો અર્થ એ કે ઊર્જા સંતુલન ત્યાં નથી તેનો અર્થ એ કે ઊર્જા લગભગ 50 ટકા ગુમ થઈ ગઈ છે આથી જ આ સમસ્યા મેં લીધી છે જ્યાં તે ઊર્જા જતી રહી છે તેથી આને ન્યાયી ઠેરવવા આ કરવા માટે છે તેથી જુઓ કે સ્વીચ ક્લોઝ થયા પછી સંગ્રહિત ઉર્જા એ સ્વીચ ક્લોઝ થાય તે પહેલાં મૂલ્ય નો અડધો ભાગ છે તેથી ગુમ થયેલ ઉર્જાનું શું થાય છે કારણ કે 50 ટકા ગુમ થયેલ છે આ સવાલનો જવાબ આપો તે સમાંતરમાં સમાઈ જતું નથી હું પેરાસીટીક અવરોધ મૂકીશ નહીં તે તમારા પેરાસીટીક ઇન્ડક્ટન્સ માં સમાઈ જાય છે તે પેરાસીટીક ઇન્ડક્ટન્સ છે જેને બનાવવું અશક્ય છે Refer slide time 2852 તેથી કેટલાક અસરો ત્યાં છે ઉદાહરણ તરીકે કેપેસિટર ના વધુ સંપૂર્ણ સર્કિટ મોડેલમાં આ રીતે દર્શાવવામાં આવ્યું છે આ મારું C છે પરંતુ તે Rs સાથે છે તેથી જો સ્લાઈડ સમય અવરોધ કે જે કેપેસિટર ને મેળવવા માટે પ્લેટ લગાવવા માટે Rs હશે અને કેપેસિટર દ્વારા વહેતા કરંટ માં ત્યાં કંઈક ચુંબકીય ક્ષેત્ર હોવું આવશ્યક છે કારણ કે કેટલાક ઇન્ડક્ટન્સ પણ ત્યાં હશે બધા ત્યાં ખૂબ જ મૂલ્ય ખૂબ જ નાનું છે અને તે વચ્ચે કે કોઈ વસ્તુ નહીં કોઈ શુદ્ધ ઇન્સ્યુલેટર નથી કેટલાક વહન ત્યાં હશે તેથી સમાંતર પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક લે છે પરંતુ કેટલાક વહન ત્યાં હશે કારણ કે કેટલાક Rp ત્યાં હશે કે Rp અવરોધ આ Rp લે છે તેથી તેથી જ આ અહીં સંપૂર્ણ રીતે છે જે સમાંતર પ્લેટ કેપેસિટર માટે છે Ls અને Rs ને અવગણો નહિંતર જે 50 ટકા ઉર્જા ખૂટે છે તે ખરેખર પેરાસીટીક ઇન્ડકટન્સ માં હોવાનું જણાયું છે કારણ કે તે ગુમ થયેલ છે તેનો અર્થ છે કેટલાક ક્યાંક ગયા છે તેનો અર્થ છે કેટલાક તે સંગ્રહિત છે તેથી તે પેરાસીટીક ઇન્ડકટન્સ માં હશે તેથી જ આ ઉદાહરણ લેવામાં આવે છે આ ખરેખર સમાંતર કેપેસિટર નું સંપૂર્ણ આકૃતિ છે પરંતુ Rs Ls અને Rp ની અવગણના કરવામાં આવશે હવે જી r ના આ બધા જે પણ આ બધા g r ને રોકે છે તેથી મેં જે કાંઈ કહ્યું તે બરાબર છે સ્લાઇડ સમય તેમાંથી પસાર થાય છે તેથી હું તેને થોડું ધીમેથી ખસેડી રહ્યો છું તેથી Rs Ls Rp એ તત્વો છે જે ઇન્ડકટન્સ તરીકે સર્કિટ માં હોય છે તેમાં 50 ટકા ઉર્જા ખૂટે છે આ ઉદાહરણ માં નહિ મે એટલે જ લીધું નથી ઉર્જા જતી રહે છે તેથી અન્ય એક આ વસ્તુ આ લેશે નીચેના સમીકરણ દ્વારા વર્ણવેલ વોલ્ટેજ પલ્સ 0 5 માઈક્રોફેરાડે કેપેસિટર ના ટર્મિનલ્સમાં નાખવામાં છે તેથી vt 0 વોલ્ટ છે ખરેખર તે અહીં એક મિનિટ હશે તે આના કરતા ઓછા હશે તેના કરતા ઓછું હશે તેથી 0 થી 1 સેકન્ડની વચ્ચે 0 અને 40 વોલ્ટ થી ઓછા t માટે અને 4 e પાવર t થી 1 વોલ્ટ 20 વચ્ચે તમારી સ્લાઈડ સમયએ 1 અને અનંત વચ્ચે હશે t એ 1 કરતા વધારે છે તેથી કેપેસિટર કરંટ પાવર અને ઉર્જા ની આ બધા અભિવ્યક્તિને શોધવા માટે આ હવે એ સ્કેચ b સમયના વિધેય તરીકે ઊર્જાને સ્કેચ કરે છે જ્યારે કેપેસિટર માં ઉર્જા સંગ્રહિત થઈ રહી હોય ત્યારે સમયના અંતરાલને સ્પષ્ટ કરે છે 0 થી 1 pdt અને 1 થી અનંત pdt માટેના સંકલનનું મૂલ્યાંકન કરો અને તેમના મહત્વ પર ટિપ્પણી કરો